ચાલો બેટરીની તુલના કરીએ તેથી ચાલો હું સામાન્ય રીતે ઉપલબ્ધ ડબલ્યુ કિગ્રા ને ઊર્જા ઘનતા ડબલ્યુ કિગ્રા પાવર ઘનતા ડબલ્યુ લિટર વોલ્યુમેટ્રિક ઉર્જા ઘનતા પરિમાણોમાંથી એક લઈએ ચાલો આપણે ઓપરેટિંગ તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડ Wh કાર્યક્ષમતા સાહિત્ય પણ તમને એમ્પીયર કલાકની કાર્યક્ષમતા આપશે પરંતુ લગભગ તમામ ઉત્પાદકો 99 થી 200 નો દાવો કરશે પરંતુ જે નિર્ણાયક છે અને જે મહત્વનું છે તે છે વોટ કલાકની કાર્યક્ષમતા ઉર્જા કાર્યક્ષમતા લેવી જેની આપણે ચર્ચા કરી છે ચક્રની સંખ્યાની દ્રષ્ટિએ બેટરીનું જીવન ચાર્જ ડિસ્ચાર્જ ચક્ર અને અમને કેટલીક સામાન્ય બેટરીની સૂચિ કરવા દો લીડ એસિડ બેટરી ખૂબ સામાન્ય છે નિકલ મેટલ હાઇડ્રાઇડ બેટરી તમારી પાસે સોડિયમ સલ્ફર બેટરી અને લિથિયમ પોલિમર બેટરી છે ત્યાં અન્ય બેટરીઓ પણ છે પણ આ બધી સામાન્ય છે જેની સાથે તમે પરિચિત હશો અને પછી અમે કેટલીક સંખ્યાઓ જોઈશું લીડ એસિડ બેટરી ડબલ્યુએચ કિગ્રા અને ચોક્કસ ઊર્જા અથવા ઉર્જા ઘનતા ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા 35 છે લીડ એસિડ બેટરી માટેનો વિશિષ્ટ પાવર વોટ કિગ્રા 100 છે તેથી તમને દરેક કિગ્રા લીડ એસિડ બેટરી પેકેજ માટે લગભગ 100 વોટ મળશે ડબલ્યુએચ લિટર વોલ્યુમેટ્રિક ઉર્જા ઘનતા 80 છે લીડ એસિડની બેટરી આસપાસના તાપમાનની સ્થિતિમાં કાર્ય કરી શકે છે તેની કાર્યક્ષમતા લગભગ 70 છે અને જો તે સારી રીતે જાળવવામાં આવે તો તે ચાર્જ ડિસ્ચાર્જ ચક્રના 1000 નંબર સુધી જઈ શકે છે નિકલ મેટલ હાઇડ્રાઇડ એક વોટની ઉર્જા ઘનતા 55 ની ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા ધરાવે છે 150 ચોક્કસ શક્તિની 100 ડબલ્યુએચ લિટર છે તે આસપાસના તાપમાનની સ્થિતિમાં કાર્ય કરી શકે છે જે લગભગ 70 ની આસપાસની Wh કાર્યક્ષમતા ધરાવે છે અને 2000 જેટલા ચાર્જ ડિસ્ચાર્જ ચક્રની સંખ્યા ધરાવે છે સોડિયમ સલ્ફર બેટરી અગાઉના એકદમ લોકપ્રિય ઇવીમાં 100 વોટ પ્રતિ કિગ્રા છે એક સારી વાજબી ઉર્જા ઘનતા છે 150 ડબલ્યુ કિગ્રા પાવર ઘનતા ગ્રેવીમેટ્રિક પાવર ઘનતા 300 ડબલ્યુએચ લિટર વોલ્યુમેટ્રિક ઉર્જા ઘનતા છે ઓપરેટિંગ તાપમાન વધારે છે તેની ક્ષમતા લગભગ 75 ને અસરકારક રીતે ચલાવવા માટે તેને 350o C એ ઓવનમાં અને ચાર્જ ડિસ્ચાર્જ ચક્રોની 1000 જેટલી સંખ્યા રાખવામાં આવે તેવું માનવામાં આવે છે લિથિયમ પોલિમર બેટરીઓ આજકાલ ખૂબ જ લોકપ્રિય લગભગ તમામ સાધનો લિથિયમ પોલિમર બેટરીનો આજકાલ ખૂબ જ વધારે ઉપયોગ કરે છે તેની ઉર્જા ઘનતા લગભગ 150 ડબ્લ્યુએચ કિગ્રા જેટલી છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે ડબલ્યુએચ કિગ્રા પાવર ઘનતા 200 ની આસપાસ છે ડબલ્યુએચ લિટર 450 ની આસપાસ છે તે આસપાસના તાપમાનની સ્થિતિમાં ચાલે છે તે લગભગ 8૦ જેટલી કાર્યક્ષમતા ધરાવે છે અને ચાર્જ ડિસ્ચાર્જ ચક્રની સંખ્યાના સંદર્ભમાં એકદમ ઊંચી જીંદગી છે તેથી જો તમે જુઓ લિથિયમ પોલિમર બેટરી આજે તેની ખૂબ જ સરસ પરિમાણની સંખ્યાને કારણે ખૂબ લોકપ્રિય છે અને તેમ છતાં તેની ઊંચી પ્રારંભિક કિંમત ઊંચી મૂડી કિંમત હોવા છતાં તે વધારે વપરાય છે અને તેના ઘણા બધા ફાયદાઓ છે ખાસ કરીને ચાર્જ ડિસ્ચાર્જ ચક્રની સંખ્યા જીવન ઊંચું છે અને લાંબા ગાળા સુધી તે કાર્ય કરે છે લીડ એસિડ બેટરી અહીં તેની નબળી સંખ્યા હોવા છતાં તે ઉપયોગ અને વેચાણ માટે બજારમાં મહત્તમ સંખ્યામાં એકમો ધરાવે છે તેનો ઉપયોગ યુપીએસમાં થાય છે તેનો ઉપયોગ કેટલાક ઇલેક્ટ્રિક વાહનોનો થાય છે તે ફોટોવોલ્ટેઇક એપ્લિકેસનમાં ઉપયોગમાં લેવામાં આવે છે ભલે તે ખૂબ મોટી છે તેની ઘનતા ખૂબ ઓછી છે તેની પ્રારંભિક કિંમત ઓછી છે એટલું જ નહીં જાળવણી અને સમારકામ કરવું સરળ છે અને તે ગ્રામીણ સ્થળોએ પણ સરળતાથી મળી રહે છે અને તેથી જ આ ખૂબ લોકપ્રિય છે તેથી આ એક કારણ છે કે તેની પ્રભાવના પરિમાણોની નબળી સંખ્યા હોવા છતાં શા માટે લીડ એસિડ બેટરી અજોડ છે